શુભ બપોર ચાલો આપણે રિસોર્સ એલોકેશન નો બાકીનો ભાગ જોઈએ છેલ્લા વર્ગમાં આપણે જોયું છે કે રિસોર્સ એલોકેશન ના વિવિધ પરિણામો છે એક એ એક્ટિવિટી શેડ્યૂલ છે પછી રિસોર્સ શેડ્યૂલ અને કોસ્ટ શેડ્યૂલ છેલ્લા વર્ગમાં આપણે એક્ટિવિટી શેડ્યૂલ અને કોસ્ટ રિસોર્સ શેડ્યૂલ વિશે ચર્ચા કરી છે હવે આજે મુખ્ય ધ્યાન કોસ્ટ શેડ્યૂલ હશે આપણે વ્યક્તિઓને રિસોર્સ એલોકેશન કેવી રીતે કરવું તે વિશે આપણે જોઈશું પછી તે રિસોર્સ શેડ્યૂલ ને કેવી રીતે જાહેર કરવું કયા સ્વરૂપોમાં પછી કોસ્ટ શેડ્યૂલ અને શેડ્યૂલિંગ ક્રમ શું હશે તે તેથી આપણે કર્મચારીઓની ઓછામાં ઓછી સંખ્યા સાથે અરલીએસ્ટ કંપ્લીશન ડેટ ટેકનીક દ્વારા પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો પ્રયાસ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે રિસોર્સ શેડ્યૂલિંગ માં મેં તમને પહેલેથી જ કહ્યું છે આ રિસોર્સ શેડ્યૂલિંગ અરલીએસ્ટ સ્ટાર્ટ ડેટ અને અરલીએસ્ટ કમ્પ્લીટ ડેટ ની કલ્પના પર આધારિત હતું તેથી આપણે અરલીએસ્ટ કમ્પ્લીટ ડેટ સુધીમાં પ્રોજેક્ટને પૂર્ણ કરવાનો પ્રયાસ કર્યો છે જ્યાં ઓછામાં ઓછા કર્મચારીઓની સંખ્યા જરૂરી છે આ કરવાથી પ્રવૃત્તિઓ ક્યારે થઈ શકે છે તે પર અવરોધ ઉભો કરશે આ લક્ષ્યને તારીખ પ્રમાણે પૂર્ણ ન કરવાનું રીસ્ક પણ વધારી શકે છે તેથી કેટલાક વિકલ્પો છે વૈકલ્પિક રૂપે પ્રોજેક્ટ મેનેજર વધુ કર્મચારીઓનો ઉપયોગ કરીને વધારાના સ્ટાફનો ઉપયોગ કરી શકે છે અથવા તે સમગ્ર સમયગાળો લંબાવી શકે છે તે પ્રોજેક્ટનો એકંદર સમયગાળો લંબાવી શકે છે અલબત્ત વધારાના કર્મચારીઓને રોજગારી આપવાની વધારાની કિંમત તેની વિલંબના ખર્ચ સાથે તુલના કરવાની જરૂર રહેશે તેથી જો આપણે થોડો વધારાનો માનવબળ ઉમેરીશું તો ખર્ચમાં શું ફર્ક પડશે આપણે કહીએ છીએ કે જો આ ડિલિવરીમાં વિલંબ થઈ શકે અને કેટલું રીસ્ક શામેલ હશે તેથી તે બધી બાબતોની તેમની સરખામણી કરવી પડશે તેથી વધારાના કર્મચારીઓને રોજગારી આપવાને કારણે વધારાની કિંમત જે વિલંબિત ડિલિવરીના ખર્ચની તુલનામાં તેમજ સુનિશ્ચિત તારીખ ન મળવાનું રીસ્ક છે પછી પ્રોજેક્ટ મેનેજર યોગ્ય પગલાં લઈ શકે છે કાં તો તે ડિલિવરીની તારીખમાં વિલંબ કરશે અથવા જો તે આવું જ છે તો તમારે લક્ષ્યાંકની તારીખ પૂરી કરવી જરૂરી છે તો તેણે વધારાની માનવશક્તિ લેવી પડશે જેથી નિયત સમયપત્રક પ્રમાણે પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરી શકાય હવે ચાલો જોઈએ કે પ્રોજેક્ટ મેનેજર કેવી રીતે વ્યક્તિઓને રિસોર્સ એલોકેશન કરી શકે છે રિસોર્સ એલોકેશન અને રિસોર્સ હિસ્ટોગ્રામ સ્મૂથીંગ તેઓ અપેક્ષાકૃત સરળ છે જ્યાં તમામ આપેલ પ્રકારના સંસાધન તેઓ વધુ અથવા ઓછા સમકક્ષ ગણી શકાય પરંતુ ખરેખર તમે તે બધા સંસાધનો જોશો કે તેઓ સમાન મહત્વપૂર્ણ હોઈ શકતા નથી વ્યવહારમાં તેમનો વિચાર કરી શકાતો નથી તે સમકક્ષ તરીકે ગણી શકાય નહીં પ્રવૃત્તિઓમાં મજૂરીઓને ફાળવણી કરતી વખતે ચાલો આપણે એક નાનું ઉદાહરણ લઈએ ધારો કે તમે કોઈ પ્રોજેક્ટ બનાવી રહ્યા છો અને જ્યારે મોટા બિલ્ડિંગ ની પ્રોજેક્ટ પ્રવૃત્તિઓમાં મજૂરોને ફાળવણી કરો છો તમે કહેશો કે મોટી ઇમારત 50 માળની ઇમારત પણ બાંધો ત્યાં આપણને વ્યક્તિઓમાં તફાવતની જરૂર નથી આપણે ભાગ રૂપે મજૂરો સાથે વર્તન કરીશું આપણે મજૂરીકારો સાથે જેવું વર્તન કરશું તેવું જ તેઓ સમાન રીતે વર્તશે તેમની કુશળતા અને ઉત્પાદકતાની વાત કરવામાં આવે ત્યાં સુધી તેમને સમાન ગણવામાં આવે છે પરંતુ સોફ્ટવેર પ્રોજેક્ટ્સ વિકસિત કરતી વખતે આવું થતું નથી સોફ્ટવેર વિકાસની પ્રકૃતિને કારણે અહીં વિવિધ વ્યક્તિઓના કૌશલ્ય અને અનુભવ તેઓ કામ પર તેઓ સાથે સમાન વ્યવહાર કરી શકતા નથી તેથી કુશળતા અને અનુભવ તેઓ લીધેલો સમય અને અંતિમ ઉત્પાદની સંભવિત ગુણવત્તા નક્કી કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવે છે તેથી પરિસ્થિતિ શું છે તેના આધારે આપણે જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી અનુભવી વ્યક્તિઓને જુદી જુદી નોકરીઓ વિવિધ કાર્યો અથવા વિવિધ પ્રવૃત્તિઓ સોંપી છે સામાન્ય રીતે પ્રોજેક્ટ મેનેજર સ્ટાફના સભ્યોને વહેલી તકે પ્રવૃત્તિઓમાં ફાળવે જેથી જો કોઈ સમસ્યા થાય મેનેજરના હાથમાં થોડો સમય હશે તે ઉપચારાત્મક કાર્યવાહી કરી શકે છે વ્યક્તિગત રીતે કાર્યો માટે ફાળવવામાં ઘણાં પરિબળો છે જે ધ્યાનમાં લેવાની જરૂર છે કાર્યો માટે વ્યક્તિગત ફાળવણી કરતી વખતે નીચેના પરિબળો ધ્યાનમાં લેવામાં આવશે નંબર એક અવાયલેબિલીટી છે તેનો અર્થ એ કે પ્રોજેક્ટ મેનેજરને તે જાણવાની જરૂર છે કે જ્યારે જરૂરી હોય કોઈ જરૂરી વ્યક્તિ ત્યારે ઉપલબ્ધ થશે કે નહીં જુઓ હવે તમારે અમુક પ્રોગ્રામરોની જરૂર છે પરંતુ આ પ્રોગ્રામરો તેઓ કેટલાક અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવામાં વ્યસ્ત છે તેથી તમારી જરૂરિયાત દરમિયાન તેઓ ઉપલબ્ધ ન હોય તેથી તે બીજું મહત્વપૂર્ણ પરિબળ છે જે તમારે ધ્યાનમાં લેવાનું છે જે અવાયલેબિલીટી છે જ્યારે પણ પ્રોજેક્ટ મેનેજર અથવા જ્યારે પણ તમને પ્રોજેક્ટ મેનેજર તરીકે કોઈ વિશિષ્ટ વ્યક્તિની જરૂર હોય તે જાણવું જોઈએ કે તે ઉપલબ્ધ છે કે નહીં તેથી જ અગાઉથી સેન્ટ્રલ પૂલ માં તમારે કહેવું પડશે કે આ માટે મારે 5 પ્રોગ્રામરો જરૂરી છે જેથી 5 પ્રોગ્રામરો તે સમયસર તમારા પ્રોજેક્ટ માટે કાર્યરત હોઈ શકે તેથી પ્રોજેક્ટ મેનેજર ને તે જાણવાની જરૂર છે કે જરૂરી હોય ત્યારે ચોક્કસ વ્યક્તિ ઉપલબ્ધ થશે કે નહીં અથવા તેઓ અન્ય કેટલાક પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે જેથી તેઓ જેથી તેઓ તમારા પ્રોજેક્ટને જે તાત્કાલિક ફાળવવામાં આવે તે ન બની શકે આગળનું પરિબળ ક્રિટિકાલીટી છે ક્રિટિકલ પાથ પરની પ્રવૃત્તિઓમાં અનુભવી કર્મચારીઓની વધુ ફાળવણી ઘણીવાર પ્રોજેક્ટના સમયગાળાને ટૂંકા કરવામાં મદદકરે છે અથવા ઓછામાં ઓછું સમયગાળો વધારે થવાનું રીસ્ક ઘટાડે છે તો કઈ વધુ ક્રિટિકલ એક્ટિવિટી છે તેથી પ્રોજેક્ટ મેનેજર તરીકે તમારે ક્રિટિકલ એક્ટિવિટી માટે વધુ અનુભવી કર્મચારીઓને ફાળવવા જોઈએ જે આ પ્રોજેક્ટના વિકાસને ટૂંકું કરવામાં મદદ કરશે અથવા પ્રોજેક્ટનો સમયગાળો પણ વધારે થવાનું રીસ્ક ઘટાડશે બીજું પરિબળ જે વિવિધ કાર્યમાં વ્યક્તિગત કર્મચારીઓની ફાળવણીને અસર કરી શકે છે જે રીસ્ક છે તેથી જે પ્રવૃત્તિઓ સૌથી વધુ રીસ્ક ઉભું કરી રહી છે તે ઓળખવી અને તેનાથી પ્રભાવિત થઈ રહેલા પરિબળોને જાણવાથી પ્રોજેક્ટ મેનેજરને સ્ટાફની ફાળવણી કરવામાં મદદ મળશે તેથી તમારે તે ઓળખવું આવશ્યક છે કે કઈ પ્રવૃત્તિઓ સૌથી વધુ રીસ્ક ઉભું કરે છે તેમજ આપણે તેઓને અસર કરી રહેલા પરિબળોને જાણવાનું છે આ સ્ટાફના સભ્યોને વિવિધ કાર્યોઅથવા પ્રવૃત્તિઓમાં ફાળવવામાં મદદ કરશે તેથી જેમ કે નિયમ જણાવે છે સૌથી વધુ જોખમી પ્રવૃત્તિઓમાં સૌથી અનુભવી સ્ટાફની ફાળવણી તેથી એક પ્રોજેક્ટ મેનેજર તરીકે તમારે સૌથી વધુ જોખમી પ્રવૃત્તિમાં સૌથી અનુભવી કર્મચારીઓને ફાળવવા જોઈએ કારણ કે આ એકંદર પ્રોજેક્ટની અનિશ્ચિતતાઓને ઘટાડવામાં વધુ અસર કરે છે તેથી રીસ્ક ઓછું થશે પ્રોજેક્ટની અનિશ્ચિતતાઓ ઓછી થશે તમે સૌથી અનુભવી કર્મચારીઓને ઉચ્ચતમ જોખમની નોકરીમાં ફાળવી શકશો પરંતુ તમે જાણો છો કે વધુ અનુભવી કર્મચારીઓ દેખીતી રીતે તેઓ વધુ ખર્ચાળ હશે તેમને વધુ પગારની જરૂર પડશે અથવા તમે કહી શકો તે વધુ ચાર્જ કરે છે તેથી વધુ અનુભવી કર્મચારીઓ સામાન્ય રીતે વધુ ખર્ચાળ હોય છે કાર્યો માટે વ્યક્તિઓની ફાળવણીને અસર કરી શકે તેવું બીજું પરિબળ છે ટ્રેનિંગ જો જુનિયર સ્ટાફ નોન ક્રિટિકલ એક્ટિવિટી માટે ફાળવવામાં આવે છે તો સંસ્થાને લાભ થશે તેથી જે ખૂબ જ ક્રિટિકલ એક્ટિવિટી છે જે ખૂબ મહત્વની પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓમાં આપણે ખૂબ વરિષ્ઠ અને અનુભવી કર્મચારીઓને ફાળવવા જોઈએ પરંતુ જે થોડી વધારે ક્રિટિકલ એક્ટિવિટી નથી નોન ક્રિટિકલ એક્ટિવિટી સામાન્ય પ્રવૃત્તિઓ જે તમે કહી શકો છો તેથી આપણે ત્યાં સ્ટાફના જુનિયર સભ્યોને ફાળવી શકીએ છીએ કારણ કે ત્યાં પૂરતો ફ્લોટ ટાઇમ હશે ત્યાં પૂરતો સ્લેક ટાઇમ હશે અથવા તે પ્રવૃત્તિઓ માટે પૂરતો ફ્રી ટાઇમ હશે જેથી તે જુનિયર સ્ટાફના સભ્યો તેઓ શીખી શકે તેઓ તાલીમ આપી શકે અને તેઓ તેમની કુશળતા વિકસાવી શકે ચોક્કસ પ્રોજેક્ટને સીધો ફાયદો પણ થઈ શકે છે કારણ કે કેટલાક ખર્ચ ટ્રેનિંગ બજેટ માં ફાળવવામાં આવી શકે છે તેથી ફાળવણી કરતી વખતે અથવા વ્યક્તિઓને વિવિધ કાર્યોમાં ફાળવવા અંગેનો નિર્ણય લેતી વખતે ટ્રેનિંગ પણ એક અન્ય પરિબળ છે અને છેલ્લું એક ટીમ બિલ્ડિંગ છે જેથી વ્યક્તિઓની પસંદગી પણ તે પ્રોજેક્ટ ટીમના અંતિમ આકારને ધ્યાનમાં લેશે પ્રોજેક્ટની ટીમ ની રચના કેવી દેખાશે અને તેઓ સાથે કેવી રીતે કાર્ય કરશે તમે જાણો છો કે ત્યાં વિવિધ ટીમ સ્ટ્રક્ચર હોઈ શકે છે ચીફ પ્રોગ્રામર ટીમ સ્ટ્રક્ચર અથવા ડેમોક્રેટિક ટીમ સ્ટ્રક્ચર અથવા મિક્સ કંટ્રોલ ટીમ સ્ટ્રક્ચર જેવા ટીમ સ્ટ્રક્ચર્સ ચીફ પ્રોગ્રામર ટીમ સ્ટ્રક્ચર માં તમે જાણો છો મુખ્ય બોસ તરીકે ત્યાં એક પ્રોગ્રામર હશે કારણ કે તેના હેઠળ ત્યાં કેટલાક પ્રોગ્રામરો કાર્યરત છે અને દરેક અંતર્ગત વ્યક્તિગત પ્રોગ્રામર કેટલાક કેટલાક એવા હોય છે જે સબોર્ડીનેટ કર્મચારીઓ કાર્યરત છે તેથી આ સબોર્ડીનેટ કર્મચારીઓ પ્રોગ્રામરને જાણ કરશે અને બદલામાં પ્રોગ્રામરો તેઓ મુખ્યપ્રોગ્રામરને જાણ કરશે તેથી આ એક પ્રકારનું સ્ટ્રક્ચર છે જેને ચીફ પ્રોગ્રામર ટીમ સ્ટ્રક્ચર કહેવામાં આવે છે ડેમોક્રેટિક ટીમ સ્ટ્રક્ચર માં દરેક વિકાસકર્તા અથવા દરેક પ્રોગ્રામર દરેક અન્ય પ્રોગ્રામર સાથે વાતચીત કરી શકે છે તેથી ત્યાં કોઈ અવરોધ નથી કે તેઓ એક જ બોસને રિપોર્ટ કરશે તેથી બધા પોતપોતાની વચ્ચે વાતચીત કરી શકે છે અને બીજું ટીમનું મિશ્રિત નિયંત્રણ છે તેનો અર્થ એ કે અહીં આ એક હાયબ્રીડ ટીમ સ્ટ્રક્ચર છે જેમાં સિંગલ ચીફ પ્રોગ્રામર ટીમ તેમજ ડેમોક્રેટિક ટીમ બંનેની સુવિધાઓ છે ત્યાં બંને સુવિધાઓ શું છે કારણ કે દરેક તબક્કાની દરેક ટીમની રચનામાં તેના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે બંને ટીમ સ્ટ્રક્ચર ના ફાયદા મેળવવા માટે મિક્સ કંટ્રોલ ટીમ સ્ટ્રક્ચર અનુસરે છે તેથી તેથી જ વ્યક્તિઓને વિવિધ કાર્યોમાં ફાળવણી કરતી વખતે તમારે તે જોવું જ જોઇએ કે ટીમ સ્ટ્રક્ચર શું થશે જ્યાં આ વ્યક્તિ કામ કરશે તે ચીફ પ્રોગ્રામર ટીમ સ્ટ્રક્ચર આધારિત પ્રોજેક્ટ અથવા ડેમોક્રેટિક ટીમ સ્ટ્રક્ચર આધારિત પ્રોજેક્ટ અથવા મિક્સ કંટ્રોલ ટીમ સ્ટ્રક્ચર આધારિત પ્રોજેક્ટ હશે તેથી આ ટીમ રચના અથવા પ્રોજેક્ટના અંતિમ આકારના આધારે તમારે તે નક્કી કરવું જોઈએ કે તમે કઇ વ્યક્તિને મંજૂરી આપશો તમે તે ચોક્કસ પ્રોજેક્ટ માટે ફાળવણી કરશો તેથી આ રીતે ટીમ બિલ્ડિંગ ને પણ ધ્યાનમાં લેવું પડે છે અથવા તે પણ ધ્યાનમાં લેવું જોઈએ જ્યારે વ્યક્તિઓને કાર્ય બરાબર ફાળવવાનું તેથી જ ટીમ બિલ્ડિંગ પણ અન્ય મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જ્યારે વ્યક્તિઓને કાર્ય માટે ફાળવવામાં આવે છે હવે ચાલો આપણે હજી સુધી જોયું છે કે આ કેવી રીતે તૈયાર કરવું રિસોર્સ એલોકેશન કેવી રીતે કરવું તે વિશે પહેલા આપણે આ રિસોર્સ રીકવાયર્મેન્ટ લિસ્ટ સૂચિ તૈયાર કર્યું છે અને પછી આપણે સંસાધનો હિસ્ટોગ્રામ પર મેપ કર્યા છે તેથી ચાલો આપણે જોઈએ કે રિસોર્સ શેડ્યૂલ આપણે કેટલી અસરકારક રીતે જાહેર કરી શકીએ રિસોર્સ એલોકેશન અને શેડ્યૂલ કરવામાં પ્રિસીડન્સ નેટવર્ક અથવા એક્ટિવિટી પ્લાન નો આપણે શું ઉપયોગ કર્યો છે આપણે એક્ટિવીટી બાર ચાર્ટ તેમજ રિસોર્સ હિસ્ટોગ્રામ નો ઉપયોગ કર્યો છે તેથી આ ત્રણ બાબતો પહેલાથી જ આપણે છેલ્લા વર્ગમાં ચર્ચા કરી છે કે કેવી રીતે પ્રવૃત્તિ એક્ટિવિટી અથવા પ્રિસીડન્સ નેટવર્ક નેટવર્ક અને એક્ટિવિટી બાર ચાર્ટ અને રિસોર્સ હિસ્ટોગ્રામ ને રિસોર્સ એલોકેશન કરવા અને સુનિશ્ચિત કરવા માટે કેવી રચના કરવી તેથી આ પહેલાથી જ જોયું છે પરંતુ પ્રોજેક્ટ શેડ્યૂલ ને પ્રકાશિત અને વાતચીત કરવાની આ શ્રેષ્ઠ રીત નથી ચાલો આપણે તેમાંથી એક જોઈએ તે પ્રોજેક્ટ શેડ્યૂલ ને પ્રકાશિત અને સંદેશાવ્યવહાર કરવાની શ્રેષ્ઠ રીત અથવા શ્રેષ્ઠ રીત છે જેને આપણે વર્ક પ્લાન અથવા વર્ક શેડ્યૂલ તરીકે ઓળખીએ છીએ તેથી આ માટે મતલબ કે જાહેર કરવા માટે પ્રોજેક્ટના સમયપત્રકને પ્રકાશિત કરવા માટે સંદેશાવ્યવહાર પ્રકાશિત કરવા માટે પ્રોજેક્ટ મેનેજરને કોઈ વર્ક પ્લાન અથવા વર્ક શેડ્યૂલ ની જરૂર છે તો વર્ક પ્લાન શું છે વર્ક પ્લાન એ સામાન્ય રીતે કામ કરવાની યોજના છે અને તે સામાન્ય રીતે સૂચિ અથવા ચાર્ટ તરીકે પ્રકાશિત થાય છે તેથી સામાન્ય રીતે કાર્યની યોજના તે છે કે તેઓ સામાન્ય રીતે કેટલીક પ્રકારની સૂચિ અથવા ચાર્ટ્સ પ્રકાશિત કરવામાં આવેછે જેનું ઉદાહરણ હું આગળની સ્લાઇડ્સમાં બતાવીશ જુઓ અહીં આ એનું એક ઉદાહરણ છે આ કોઈ વર્ક પ્લાન અથવા વર્ક શેડ્યૂલ નું ઉદાહરણ છે જે આપણે લખી રહ્યા છીએ તે સંસાધન કોણ છે માનવબળ વિકાસકર્તાઓ અથવા વિશ્લેષક અથવા પરીક્ષકોનું નામ તો પછી તેઓ કઈ પ્રવૃત્તિ કરવાના છે પછી અઠવાડિયાની સંખ્યા અને અઠવાડિયા હેઠળ દરેક દિવસ આપવામાં આવે છે આ પ્રવૃત્તિઓ છે અને જેમ તમે જાણો છો ત્યાં સુનિશ્ચિત ભાગના બે ભાગો તેમજ ફ્લોટ અથવા સ્લેક ટાઇમ બધું બતાવવામાં આવ્યું છે તેથી રિસોર્સ એલોકેશન નું પ્રતિનિધિત્વ અથવા પ્રકાશિત કરવાની આ એક સારી રીત છે તેથી કાર્ય કરવાની યોજનાઓ અથવા કાર્યનું સમયપત્રકએ રિસોર્સ શેડ્યૂલ ને પ્રકાશિત કરવાની શ્રેષ્ઠ રીત છે તેથી અહીં મૂળભૂત રીતે આપણે તેનું નામ બતાવીએ છીએ કર્મચારીનું નામ પછી તેઓ કઈ પ્રવૃત્તિઓ કરવાના છે અને પછી આપણે જોઈશું કે અઠવાડિયા બતાવવામાં આવશે દરેક અઠવાડિયાની અંતર્ગત આપણે જે દિવસો બતાવી રહ્યા છીએ અને અહીં આપણે બતાવીએ છીએ પ્રગતિ આપણે અહીં શેડ્યૂલ બતાવવા માંગીએ છીએ તેથી આ રીતે શેડ્યૂલ બતાવી શકાય છે રિસોર્સ શેડ્યૂલ વર્ક શેડ્યૂલ ના રૂપમાં બતાવી શકાય છે હવે તેથી હવે આપણે આ કોસ્ટ શેડ્યૂલ વિશે કંઈક જોવું પડશે આપણે એક્ટિવિટી શેડ્યૂલ પહેલાથી જ જોયું છે આપણે રિસોર્સ શેડ્યૂલ પણ જોયું છે હવે આ કોસ્ટ શેડ્યૂલ પર કંઈક ચર્ચા કરવાનો સમય છે તેથી કોસ્ટ શેડ્યૂલ સામાન્ય રીતે તેઓ પ્રોજેક્ટ પરના સાપ્તાહિક અથવા માસિક ખર્ચ દર્શાવે છે તેથી પ્રોજેક્ટ દરમિયાન સાપ્તાહિક કિંમત શું છે અથવા માસિક ખર્ચ શું છે જે કોઈ આકૃતિ અથવા આકૃતિના રૂપમાં બતાવી શકાય છે જેને આપણે કોસ્ટ શેડ્યૂલ તરીકે ઓળખીએ છીએ આ કિંમતનો વધુ વિગતવાર અને સચોટ અંદાજ પ્રદાન કરશે તેથી આ કોસ્ટ શેડ્યૂલ નો તમને વધુ વિગતવાર અને સચોટ અંદાજ આપશે આ એક યોજના તરીકે પણ કામ કરશે જેની સામે પ્રોજેક્ટની પ્રગતિ પર નજર રાખી શકાય જો તમે પ્રોજેક્ટની પ્રગતિને મોનિટર કરવા માંગતા હો તો પછી તમે કોસ્ટ શેડ્યૂલ નો ઉપયોગ કરી શકો છો તેથી આને એક યોજના તરીકે ગણવામાં આવી શકે છે જેની સામે તમે પ્રગતિને માપી શકો છો જેની સામે તમે પ્રોજેક્ટની પ્રગતિને મોનિટર કરી શકો છો ખર્ચની ગણતરી એ સામાન્ય રીતે સીધી હોય છે જ્યાં સંસ્થામાં વિવિધસ્ટાફ સભ્યો અને અન્ય સંસાધનો માટે કિંમતનાં આંકડા હોય છે પરંતુ જ્યાં આ કેસ નથી તો પછી પ્રોજેક્ટ મેનેજરે પહેલા ખર્ચની ગણતરી કરવી પડશે પછી તે ખર્ચનો અંદાજ લગાવી શકે કે પછી ખર્ચની સૂચિ તૈયાર કરી શકે આ કોર્સની શરૂઆતમાં મેં તમને પહેલેથી જ વિવિધ પ્રકારનાં મેટ્રિક ના આધારે જુદા ખર્ચો કહી દીધા છે જેમ કે આપણે ડાઇરેક્ટ ખર્ચ વિરુદ્ધ ઈનડાઇરેક્ટ ખર્ચ જોયો છે પછી ટેન્જીબલ કોસ્ટ સામે ઈનટેન્જીબલ કોસ્ટ ઓવરહેડ ખર્ચ વિરુદ્ધ નિશ્ચિત ખર્ચ આ કિંમત આપણે પહેલા જોઈ છે અને હવે ચાલો જોઈએ કે સોફ્ટવેરનો વિકાસ થઈ શકે છે સામાન્ય રીતે ખર્ચને વર્ગીકૃત કરવામાં આવે છે સ્ટાફ કોસ્ટ ઓવરહેડ્સ અને વપરાશ શુલ્ક સ્ટાફના ખર્ચની જેમ સ્ટાફના ખર્ચમાં સામાન્ય રીતે કર્મચારીઓના પગાર તેમજ કર્મચારીઓના અન્ય સીધા ખર્ચનો સમાવેશ થાય છે જેમ કે સામાજિક સુરક્ષા નિયોક્તાનું યોગદાન પેન્શન યોજનાના યોગદાન રજાના પગાર અને માંદગી લાભનો અર્થ છે તબીબી લાભો વગેરે તેથી આ બધા સ્ટાફના ખર્ચ હેઠળ આવે છે આ સામાન્ય રીતે આ સ્ટાફ દ્વારા પૂર્ણ થયેલ સાપ્તાહિક વર્ક રેકોર્ડના આધારે પ્રતિ કલાકના દર પર પ્રોજેક્ટ ચાર્જ લેવામાં આવે છે અને આ ખર્ચને ઓવરહેડ્સ એક સંસ્થા દ્વારા કરવામાં આવતા ખર્ચને રજૂ કરે છે જેને વ્યક્તિગત પ્રોજેક્ટ્સ અથવા નોકરીઓ સાથે સીધો સંબંધ હોઈ શકે તેથી કેટલાક ઉદાહરણો છે તેથી આ માન્ય છે તે સંસ્થા દ્વારા હાથ ધરાયેલા તમામ પ્રોજેક્ટ્સ માટે માન્ય રહેશે ઉદાહરણ તરીકે તમે મકાન અથવા જગ્યા માટે કેટલું ભાડુ ચૂકવી રહ્યા છો તે જગ્યા માટે તમે છો તે સ્થાન પછી જો તમે બેંક પાસેથી થોડી લોન લાવ્યા છો તો વ્યાજ શુલ્ક શું છે અને જેવા જેવા સેવા વિભાગોની કિંમત માનવસંસાધનો એચઆરએ વિભાગ તેથી તે બધી બાબતો જે તે કોઈ ચોક્કસ પ્રોજેક્ટ માટે ચિહ્નિત કરી શકાતી નથી આ સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા તમામ પ્રોજેક્ટ્સ માટે માન્ય છે તેથી આ બધાં ઓવરહેડ ખર્ચનાં ઉદાહરણો છે એ જ રીતે કેટલીક સંસ્થાઓનાં પ્રોજેક્ટ્સમાં સંસાધનોના ઉપયોગ માટે સીધા શુલ્ક લેવામાં આવે છે ઉદાહરણ તરીકે જો તમે કેટલાક કમ્પ્યુટરનો ઉપયોગ કરી રહ્યાં છો તેથી પછી કલાક દીઠ તમે કેટલાક પૈસા આપી શકો છો જો તમે આ ઇન્ટરનેટનો ઉપયોગ કેટલાક કલાકો માટે કરી રહ્યાં છો તો તમે આ ચાર્જ આપી શકો છો જો તમે તેના માટે કેટલાક ઓનલાઇન સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છો અથવા કેટલાક ઓનલાઇન સોફ્ટવેર જે તમે કલાક દીઠ ઉપયોગ કરી રહ્યાં છો તો તમારે કંઈક ચૂકવવું પડશે તેથી આ તે જ શુલ્ક છે આ કેટલીક કિંમતો છે જે ઉપયોગ પર આધારિત છે તેથી તેથી જ કેટલીક સંસ્થાઓમાં પ્રોજેક્ટ્સનો ઉપયોગ સંસાધનોના ઉપયોગ માટે સીધો લેવામાં આવે છે કમ્પ્યુટર ટાઇમ વગેરે જેવા અથવા તમે કહી શકો છો કે ઇન્ટરનેટ વપરાશ વગેરે છે અને આ સામાન્ય રીતે ઉપયોગના આધારે આ ચાર્જ કરવામાં આવશે તેથી આ એવા કેટલાંક ખર્ચ છે જે સોફ્ટવેર ડેવલપમેન્ટ સંસ્થા દ્વારા લેવાય છે અને તે પછી આ ખર્ચને આધારે તમે કોસ્ટ શેડ્યૂલ તૈયાર કરી શકો છો આ કોસ્ટ શેડ્યૂલ નું ઉદાહરણ છે અહીં તમે કહી શકો કે x અક્ષમાં આપણે અઠવાડિયા અને વાય અક્ષોનો અંદાજિત સાપ્તાહિક ખર્ચ લીધો છે તેથી અહીં આપણે પહેલા ઓવરહેડ્સ લીધા છે અને ઓવરહેડ્સ એક નિશ્ચિત રકમથી વસૂલવામાં આવી શકે છે એમ ત્યાં માની લો કે કુલ ઓવરહેડ ખર્ચ છે 1 લાખ અને ત્યાં એક સાથે 5 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેથી ઓવરહેડ બધા પાંચમાં સમાન રૂપે વિભાજિત થઈ શકે છે તેથી કદાચ પ્રોજેક્ટ દીઠ તેના 20000 આવે છે તેથી સામાન્ય રીતે આ નિશ્ચિત દર તરીકે લેવામાં આવે છે તેથી તેથી જ હું જોઉ છું કે ઓવરહેડ A તરીકેઆવી રહ્યું છે અહીં નિશ્ચિત દર અને પછી અહીં આ પ્રોજેક્ટમાં આ સ્ટાફની કિંમત શરૂઆતમાં તે સતત હતી પછી ત્યાં કેટલીક વધુ ક્રિટિકલ જોબ્સ અથવા તેથી વધુ છે પછી વધુ સંખ્યામાં માનવ શક્તિની આવશ્યકતા છે તેથી સ્ટાફિંગ સ્ટાફની કિંમત ઝડપથી વધી રહી છે અને પછી ધીરે ધીરે તે નીચે આવી રહી છે તેથી આમાં કર્મચારીઓની કિંમત અહીં બતાવવામાં આવી છે તેથી આ માટે અહીં કોસ્ટ શેડ્યૂલ આ તે છે તમે જોઈ શકો છો કે તે જુદા જુદા અઠવાડિયા માટે આપવામાં આવે છે તેથી આપણી પાસે ઓવરહેડ્સ છે અને સ્ટાફનો ખર્ચ બતાવવામાં આવે છે તેથી તે આંકડામાં તમે જુઓ છો કે તે સાપ્તાહિક ખર્ચ લગભગ 20 અઠવાડિયાથી વધુની નજીક બતાવે હા તે 20 અઠવાડિયા સુધી બતાવવામાં આવે છે આ પ્રોજેક્ટ મેનેજર અપેક્ષા રાખે છે કે આ પ્રોજેક્ટ બરાબર થઈ જશે તેથી આ આંકડો સાપ્તાહિક ખર્ચ ને 20 અઠવાડિયાથી વધુ દર્શાવે છે જે પ્રોજેક્ટ મેનેજર અપેક્ષા કરી શકે છે કે પ્રોજેક્ટ લેશે તેથી આ એક લાક્ષણિક કિંમત પ્રોફાઇલ છે ધીમે ધીમે એક શિખર સુધી પહોચે તમે કહી શકો છો કે આ કિંમત શરૂઆતમાં લગભગ સ્થિર તરફ પછી તે ધીમે ધીમે એક ટોચ પર જઈને ઉંચી રકમ સુધી જાય છે અને પછી પ્રોજેક્ટના અંતમાં તદ્દન ઝડપથી તમે જોઈ શકો છો કે આ ઝડપથી નીચે આવી રહ્યું છે આ ઘટી રહ્યું છે અને અંત તરફ સ્ટાફનો ખર્ચ નીચે આવી રહ્યો છે કારણ કે તે સમય સુધીમાં આપણો પ્રોજેક્ટ પૂર્ણ થવાના આરે છે તેથી તેથી જ આ સ્ટાફ ખર્ચ નીચે આવી રહ્યું છે તેથી આ રીતે તમારી સંસ્થા માટેનું સાપ્તાહિક કોસ્ટ શેડ્યૂલ ઓવરહેડ્સ પરના કર્મચારીઓની કિંમતને ધ્યાનમાં લેતા તમે કોસ્ટ શેડ્યૂલ તૈયાર કરી શકો છો હવે આ બીજું એક ઉદાહરણ છે અહીં આ સાપ્તાહિકનો ઉપયોગ કરવાને બદલે તમે સંચિત પ્રોજેક્ટ ખર્ચને ધ્યાનમાં લઇ શકો છો તેથી અહીં ફરીથી X અક્ષમાં તમે અઠવાડિયાનો નંબર લઈ રહ્યા છો અને અહીં ફક્ત સાપ્તાહિક ખર્ચ લેવાને બદલે આપણે સંચિત ખર્ચ લીધો છે તેથી જો તમે સામાન્ય રીતે સંચિત ખર્ચ જોતા હોવ તો ધીમે ધીમે વધારાનો ખર્ચ જે વધે છે તે અઠવાડિયાની સંખ્યામાં વધારો કરે છે તેથી પ્રોજેક્ટ ખર્ચને સંચિત આલેખના રૂપમાં પ્લોટ કરવા માટેનું આ બીજું ઉદાહરણ છે તેથી કોસ્ટ શેડ્યૂલ નું આ બીજું ઉદાહરણ છે તેથી આ કોસ્ટ શેડ્યૂલ એક સંકેત આપી શકે છે કે શું તમારી પ્રગતિ સાચા ટ્રેક પર છે જેમ તમે પ્લાન કર્યું છે તેમ કિંમત વધી રહી છે અથવા તે તમારી અપેક્ષા મુજબ છે અથવા તે તમારી અપેક્ષાઓથી નીચે છે તેથી તે મુજબ તમે કોસ્ટ શેડ્યૂલ ને જોતા યોગ્ય પગલાં લઈ શકો છો હવે ચાલો જોઈએ કે સિક્વન્સ શેડ્યૂલ કેવી રીતે કરવું તેથી જેમ કે મેં તમને પહેલેથી જ કહ્યું છે કે શેડ્યૂલિંગ ક્રમ શું હશે પ્રથમ આપણે પહેલાથી જ છેલ્લા વર્ગ જોયું છે કે આપણે પહેલા કોઈ એક્ટિવિટી પ્લાન અથવા પ્રાધાન્ય યોજના તૈયાર કરવી પડશે તેથી ત્યાં સુધી આદર્શ એક્ટિવિટી પ્લાન થી આગળ કોસ્ટ શેડ્યૂલ પ્રાપ્ત થાય તે પગલાંઓ ક્રમ તરીકે રજૂ કરી શકાય છે ચાલો જોઈએ આદર્શ એક્ટિવિટી પ્લાન બનાવવાથી કોસ્ટ શેડ્યૂલ સુધી તમારે શું પગલાં ભરવા જોઈએ સામાન્ય રીતે પ્રોજેક્ટ મેનેજરો એ એક્ટિવિટી પ્લાન થી શરૂઆત કરવી જોઈએ તેથી પ્રથમ તેણે એક્ટિવિટી પ્લાન બનાવવો જોઈએ પછી આ એક્ટિવિટી પ્લાન મેં બતાવેલા આ આંકડાની જેમ રીસ્ક એસેસમેન્ટ ના આધાર તરીકે ઉપયોગ કરી શકાય છે તેથી શરૂઆતમાં તમારે એક્ટિવિટી પ્લાન તૈયાર કરવો પડશે છેલ્લા વર્ગમાં એક પ્રકારનો ગ્રાફ આપણે પહેલાથી જ શક્ય બનાવ્યો છે કે આપણા ગ્રાફ માટે એક્ટિવિટી પ્લાન શું છે તો પછી આ એક્ટિવિટી પ્લાન રીસ્ક એસેસમેન્ટ ના આધાર તરીકે ઉકેલી શકાય છે અને પછી શું થશે હવે એક્ટિવિટી પ્લાન અને રીસ્ક એસેસમેન્ટ તેઓ રિસોર્સ એલોકેશન નો આધાર પ્રદાન કરશે તેથી એક્ટિવિટી પ્લાન ના આધારે તમે રિસોર્સ રીકવાયર્મેન્ટ લિસ્ટ બનાવી શકો છો તો પછી રિસોર્સ રીકવાયર્મેન્ટ લિસ્ટ અને રીસ્ક એસેસમેન્ટ થી બંને ધ્યાનમાં લઈને આપણે રિસોર્સ રીકવાયર્મેન્ટ લિસ્ટ તૈયાર કરી શકીએ છીએ તે બાબતોને લઈને જે આપણે અહીં પહેલાથી બતાવી છે એક્ટિવિટી પ્લાન ના આધારે પ્રોજેક્ટ મેનેજર રીસ્ક એસેસમેન્ટ તૈયાર શકે છે પછી એક્ટિવિટી પ્લાન અને રીસ્ક એસેસમેન્ટ એ રિસોર્સ એલોકેશન માટે આધાર હશે તમે રિસોર્સ એલોકેશન તૈયાર કરી શકો છોપછી રિસોર્સ એલોકેશન થી તમે અંતિમ કોસ્ટ શેડ્યૂલ તૈયાર કરી શકો છો તેથી આ તે સિક્વન્સ છે જે તમારે કોસ્ટ શેડ્યૂલ ની તૈયારી માટે અનુસરવું આવશ્યક છે એક્ટિવિટી પ્લાન થી શરૂ થતા પ્રોજેક્ટ મેનેજરે પ્રવૃત્તિ પ્રારંભ કરવી જોઈએ અને રીસ્ક એસેસમેન્ટ ના આધાર તરીકે તેનો ઉપયોગ કરવો જોઈએ પછી એક્ટિવિટી પ્લાન અને રીસ્ક એસેસમેન્ટ રિસોર્સ એલોકેશન માટેનો આધાર પૂરો પાડશે અને રિસોર્સ શેડ્યૂલ સુનિશ્ચિત કરશે હવે રિસોર્સ એલોકેશન અને રિસોર્સ શેડ્યૂલ માંથી તમે આના જેવું અંતિમ કોસ્ટ શેડ્યૂલ તૈયાર કરી શકો છો પરંતુ તમે જોઈ શકો છો કે આ તીર દ્વિપક્ષી છે તેનો અર્થ એ કે દરેક એક બીજાને અસર કરે છે તેથી જો એક્ટિવિટી પ્લાન માં કોઈ ફેરફાર હોય રીસ્ક એસેસમેન્ટ માં પણ ફેરફાર થશે અને જ્યારે તમે રીસ્ક નું મૂલ્યાંકન કરી રહ્યા હો ત્યારે તમારે તે મુજબ તમારે એક્ટિવિટી પ્લાન ને વિભાજીત કરવો પડશે એ જ રીતે તમે તૈયાર કરી રહ્યા છો તે એક્ટિવિટી પ્લાન ના આધારે એક્ટિવિટી પ્લાન અને રિસોર્સ એલોકેશન ના આધારે તમે કોસ્ટ શેડ્યૂલ તૈયાર કરી રહ્યા છો તેથી જ્યારે પણ એક્ટિવિટી પ્લાન માં થોડો ફેરફાર થશે અથવા રિસોર્સ એલોકેશન માં થોડો ફેરફાર થશે કોસ્ટ શેડ્યૂલ અથવા અંદાજિત કિંમત અલગ હશે તેથી જો તમે ફરીથી કિંમત વહેંચવા માંગતા હોવ તો કદાચ ઉંચા મૂલ્યો અથવા ઉચ્ચ મૂલ્યની ઉંચી કિંમત અથવા ઓછી કિંમત શું બનાવે છે પછી તે મુજબ તમારે એક્ટિવિટી પ્લાન અને રિસોર્સ એલોકેશન માં સુધારો કરવો પડશે તેથી હું તે કહેવા માંગું છું કે આ ઘટકો આ પગલાંઓ તમે કહી શકો છો તે એકબીજા પર આધારિત છે જો તમે કોઈપણ પગલા પર કોઈ ફેરફાર કરવા માંગો છો તો અન્ય પગલાઓ તે મુજબ સુધારેલા રહેશે તેથી જ મારે કહેવું છે કે સામાન્ય રીતે સફળ રિસોર્સ એલોકેશન એક્ટિવિટી પ્લાન માં સંશોધન જરૂરી છે તેથી જો તમે સફળ રિસોર્સ એલોકેશન કરવા માંગતા હો તે એક્ટિવિટી પ્લાન સુધારવા માટે જરૂરી હોઈ શકે છે અને જો તમે એક્ટિવિટી પ્લાન ને સુધારી રહ્યા હોવ તો અલબત્ત શું થશે તે આ રીસ્ક એસેસમેન્ટ ને અસર કરશે તમારે રીસ્ક મૂલ્યાંકનને વિભાજિત કરવું પડશે કારણ કે રીસ્ક એસેસમેન્ટ ને અસર થઈ શકે છે એ જ રીતે કોસ્ટ શેડ્યૂલ સંસાધનોને ફરીથી વિકસિત કરવાની અથવા સુધારો કરવાની જરૂરિયાતને સૂચવી શકે છે એક્ટિવિટી પ્લાન માં ખાસ કરીને જ્યાં શેડ્યૂલ મૂળ અપેક્ષિત કરતા વધુ એકંદર પ્રોજેક્ટ ખર્ચ સૂચવે છે તમારી અગાઉની યોજના એક્ટિવિટી પ્લાન અને રીસ્ક મૂલ્યાંકન રિસોર્સ એલોકેશન યોજના અનુસાર તમે શું બોલી રહ્યાં છો તે તમે શું ખર્ચ કરી રહ્યા છો તે ખૂબ જ ઉંચી કિંમત છે જે પોસાઇ શકતી નથી તો તમારે શું કરવું છે આપણે હવે ખર્ચ ઘટાડવો પડશે તેથી જો તમે અસરકારક રીતે ખર્ચ ઘટાડવા માંગતા હોવ તો તમારે એક્ટિવિટી પ્લાન ને સુધારવો પડશે તમારે રિસોર્સ એલોકેશન માં સુધારો કરવો પડશે આપણે કદાચ સ્ટાફના કેટલાક સભ્યોને ઘટાડવો પડશે તેથી તે હું અહીં કહેવા માંગું છું કે કોસ્ટ શેડ્યૂલ સૂચવે છે કે સંસાધનોને ફરીથી ગોઠવવા અથવા એક્ટિવિટી પ્લાન ને સુધારવા માટે વાંચવાની જરૂર હોઈ શકે છે જ્યારે શેડ્યૂલ મૂળ અપેક્ષિત કરતા એકંદર પ્રોજેક્ટ ખર્ચ વધારે સૂચવે છે અને આ ઉંચું હોવું આવશ્યક છે આ ઉચ્ચતમ અથવા ઉંચું એકંદર પ્રોજેક્ટ ખર્ચ આ પરવડી શકતા નથી આ કિસ્સામાં તમારી પાસે ખર્ચ ઘટાડવાનું બાકી છે તમારે કોસ્ટ શેડ્યૂલ માં સુધારો કરવો પડશે અને પરોક્ષ રીતે કારણ કે તમે કોસ્ટ શેડ્યૂલ ઘટાડી રહ્યાં છો તમારે તે પણ કરવું પડશે કારણ કે તમે કોસ્ટ શેડ્યૂલ માં સુધારો કરી રહ્યાં છો તમારે એક્ટિવિટી પ્લાન માં પણ સુધારો કરવો પડશે અને તમારે રિસોર્સ એલોકેશન યોજનામાં પણ સુધારો કરવો પડશે અને તમારે કયા કેટલાકને ઘટાડવું પડશે ઉપયોગ માટેનાં સંસાધનોમાંથી તમે કેટલાક માનવબળને પણ કાપી નાખશો યોજનાઓ અને સમયપત્રક વચ્ચેનો ઇન્ટરપ્લે જટિલ છે તમે જોઈ શકો છો કે બધું જ બીજી બધી બાબતો સાથે એકબીજા સાથે જોડાયેલું છે તેઓ દ્વિપક્ષીય છે દરેકને અસર કરી રહ્યું છે દરેક ઘટક અન્ય ઘટકો પર અસર કરી રહ્યું છે યોજનાઓ અને સમયપત્રક વચ્ચેનો ઇન્ટરપ્લે ખૂબ જટિલ છે એક કોઈપણ શિડ્યુલમાં ફેરફાર અન્ય દરેકને અસર કરશે તેથી સમયપત્રક તૈયાર કરતી વખતે કેટલાક પરિબળોની સરખામણી પૈસાના સંદર્ભમાં થઈ શકે છે તેથી વધારાના સ્ટાફ હોવાનો ચાર્જ તે પ્રક્ષેપણની તારીખમાં વિલંબના ખર્ચની સામે સંતુલિત કરી શકાય છે તેથી જો શક્ય છે કે પ્રોજેક્ટની સમાપ્તિની તારીખ થોડી વિલંબિત થઈ શકે તો પછી આપણે વધારાના સ્ટાફની ભરતી માટે ન જઈ શકીએ પરંતુ જો પ્રોજેક્ટની સમાપ્તિની તારીખ કડક રીતે પૂરી કરવી પડશે તો પછી આપણે વધારાના સ્ટાફ સભ્યો રાખવાના છે તેથી જ કેટલાક પરિબળોની સરખામણી પૈસાની દ્રષ્ટિએ કરી શકાય છે ઉદાહરણ તરીકે વધારાના સ્ટાફની ભરતી કરવાની કિંમત તે સંતુલન હોઈ શકે છે તેની તુલના કરવી જોઈએ કે જો પ્રોજેક્ટની સમાપ્તિની તારીખ લંબાવી શકાય અથવા વિલંબ થઈ શકે તો કિંમત શું હોવી જોઈએ પરંતુ કેટલાક પરિબળો તેમ છતાં તેઓ પૈસાની દ્રષ્ટિએ વ્યક્ત કરવું ખૂબ મુશ્કેલ છે ઉદાહરણ માટે વધતા રીસ્ક ની કિંમત તેથી જો આપણે સમયમર્યાદા ને મળ્યા નહીં તે શું રીસ્ક કરશે કેટલાક ગ્રાહકો તેઓ આપણી કંપનીથી દૂર જશે અને તેઓ બીજી કંપનીમાં સ્થળાંતર કરી શકે છે તેથી આ પ્રકારની વધતી રીસ્ક ને કેવી રીતે માપી શકાય જો હું આ લોકોની ચાલતી પ્રવૃત્તિઓને સ્વચાલિત નહીં કરી શકું કારણ કે આજકાલ દરેક જણ કોમ્પ્યુટરાઇઝેશન પ્રવૃત્તિઓ માટે જઇ રહ્યું છે તેથી જો હજી પણ આપણે આપણી પ્રવૃત્તિઓ જાતે જ કરી રહ્યા છીએ તેથી ગ્રાહકો સ્થાનાંતરિત કરી શકે તેવા રીસ્ક હોઈ શકે છે અન્ય કંપનીઓમાં સ્થાનાંતરિત થઈ શકે છે તેથી અહીં કયા રીસ્ક સંકળાયેલા છે આ રીસ્ક ની કિંમત પૈસાની દ્રષ્ટિએ વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે અને તેમાં સબજેક્ટીવીટી ના તત્વનો સમાવેશ થશે અલબત્ત આ વ્યક્તિ લક્ષી સ્વભાવના છે આપણે તેમને પ્રમાણિત કરી શકતા નથી તેથી કેટલાક પરિબળોની પૈસાની દ્રષ્ટિએ સરખામણી કરી શકાય છે જેમ કે વધારાના સ્ટાફની ભરતી કરવાની કિંમત જે પ્રોજેક્ટ્સની અંતિમ તારીખમાં વિલંબના ખર્ચ સામે સંતુલિત થઈ શકે છે પરંતુ કેટલાક પરિબળો તેમ છતાં તેઓ પૈસાની દ્રષ્ટિએ અભિવ્યક્ત કરવું મુશ્કેલ છે ઉદાહરણ તરીકે રીસ્ક ની વૃદ્ધિ ની કિંમત અને તેમાં અલબત્ત સબજેક્ટીવીટી ના તત્વ પર શામેલ હશે જ્યારે ઘણા પ્રોજેક્ટ પ્લાનિંગ સોફ્ટવેર જે ઉપલબ્ધ છે જ્યારે પ્રોજેક્ટ પ્લાનિંગ માટેનું સોફ્ટવેર સારું છે તેઓ પરિવર્તનના પરિણામો દર્શાવવામાં અને આયોજનને સુમેળમાં રાખવામાં ખૂબ જ મદદ કરશે પરંતુ પ્રોજેક્ટનું સફળ સમયપત્રક તે મોટાભાગે પ્રોજેક્ટ મેનેજરની કુશળતા અને અનુભવ પર આધારિત છે તે પ્રોજેક્ટ મેનેજરનો અનુભવ શું છે તે કૌશલ્ય શું છે તે ઘણું મહત્વ ધરાવે છે જે આ પ્રોજેક્ટના સમયપત્રક દરમિયાન ઘણી અસર કરશે તેઓ પ્રોજેક્ટ વિકાસમાં ઘણા પરિબળોમાં સામેલ છે તેથી જ્યારે કેટલાક સારા પ્રોજેક્ટ પ્લાનિંગ સોફ્ટવેર તેઓ ફેરફારોનાં પરિણામો દર્શાવવામાં અને આયોજનને સુમેળમાં રાખવામાં ખૂબ મદદ કરશે સફળ પ્રોજેક્ટ શેડ્યૂલ કરવું તદ્દન આધાર રાખે છે તે મોટાભાગે કુશળતા પર અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટમાં સામેલ ઘણા પરિબળોની મુશ્કેલીમાં પ્રોજેક્ટ મેનેજરનો અનુભવ પર આધારીત છે આ બધું કોસ્ટ શેડ્યૂલ વિશે છે આ રીતે આપણે રિસોર્સ એલોકેશન પર જુદા જુદા સમયપત્રક જોયા છે તેથી આપણે વ્યક્તિઓને રિસોર્સ એલોકેશન દરમિયાન ધ્યાનમાં લેવાતા પરિબળોની ચર્ચા કરી છે વર્ક પ્લાન અથવા વર્ક શેડ્યૂલ નો ઉપયોગ કરીને રિસોર્સ શેડ્યૂલ કેવી રીતે પ્રકાશિત કરવું કેવી રીતે જાહેર કરવું કેવી રીતે પ્રસ્તુત કરવું તે પણ આપણે રજૂ કર્યું છે વર્ક શેડ્યૂલ નો ઉપયોગ કરીને રિસોર્સ શેડ્યૂલ સારી રીતે તમે પ્રકાશિત કરી શકો છો આપણે કોસ્ટ શેડ્યૂલ નું પ્રતિનિધિત્વ કેવી રીતે કરવું તે પણ રજૂ કર્યું છે આપણે પ્રવૃત્તિના નિર્માણથી શરૂ કરી અને એક્ટિવિટી પ્લાન અને કોસ્ટ શેડ્યૂલ સુધી શેડ્યૂલિંગ ક્રમ પણ જોયો છે ખુબ ખુબ આભાર